8085 પ્રોસેસર માં આ સીરીયલ ઇનપુટ આઉટપુટ કામગીરી 2 પિન દ્વારા કરવામાં આવે છે જેમાં એક પિન સીરીયલ આઉટપુટ ડેટા અથવા SOD તરીકે ઓળખાય છે અને અન્ય પિન સીરીયલ ઇનપુટ ડેટા અથવા SID તરીકે ઓળખાય છે તો આ 2 પિન સીરીયલ ઇનપુટ અને આઉટપુટ માટે હોય છે અને જ્યાં સુધી ઓપરેશન નો સંબંધ છે ત્યાં સુધી આ ઇન્સ્ટ્રક્શન્સ RIM અને SIM દ્વારા નિયંત્રિત થાય છે જ્યાં RIM એટલે રીડ ઇન્ટરપ્ટ માસ્ક અને SIM એટલે સેટ ઇન્ટરવલ માસ્ક છે જેમ આપણે અગાઉ જોયું છે કે આ RIM અને SIM ઇન્સ્ટ્રક્શન્સ છે તેઓને એક્યુમ્યુલેટર માં એક બીટ કન્ફિગ્યુર કરવાં માટે મળ્યું હોય છે જે સીરીયલ ઇનપુટ અને આઉટપુટ તરીકે કામ કરશે તેથી તે આ રીતે થાય છે કે જ્યાં સૌ પ્રથમ આપણે SIM ઇન્સ્ટ્રક્શન્સ અને સીરીયલ આઉટપુટ ડેટા ભાગ વિશે ચર્ચા કરીશું તો આ બતાવે છે કે આ કેવી રીતે કરી શકાય છે તેથી આ રેખાકૃતિ જો તમને યાદ હોય તો આપણને આ એક્યુમ્યુલેટર સેટિંગ મળ્યું છે જ્યાં આ બીટ 0 થી બીટ 4 છે તો આ ઈન્ટરપ્ટ માસ્કીંગ માટે છે અને આ RST 7 5 બીટ છે અને 5 બીટ નો ઉપયોગ થતો નથી અને આ બીટ નંબર 6 સીરીયલ આઉટપુટ ડેટા ને ડિસેબલ અને ઇનેબલ કરવા માટે છે તેથી SDE ને તમે સીરીયલ ડેટા ઇનેબલ કહી શકો છો તેથી જો તે 0 હોય તો આ સીરીયલ આઉટપુટ ડેટા ડિસેબલ થાય છે અને જો તે 1 હોય તો તે ઇનેબલ થાય છે અને આ 0 5 અને SDO બીટ આ સીરીયલ આઉટપુટ ડેટા માટે છે તેથી તે એ ડેટા ને પકડી રાખશે કે જેને આ પિન દ્વારા બહાર મોકલવો જોઈએ તેથી જો તમે થોડા બીટ ને સીરીયલ ટ્રાન્સમિટ કરવા માંગો તો આપણે એક્યુમ્યુલેટર ના આ પેરિટી બીટ નંબર 7 માં બીટ મૂકી શકીએ છીએ અને આ SDE બીટ ને ઇનેબલ કરી શકીએ છીએ અને પછી SIM ઇન્સ્ટ્રક્શન્સ નો અમલ કરી શકીએ છીએ તેથી જે બીટ કહેવામાં આવે છે તે આ લાઇન દ્વારા મોકલવામાં આવે છે હવે આગળ તમે અહીં બીજું બીટ મૂકો અને તે SDE ને ઇનેબલ મોડ માં બેસાડો તો ફરીથી આગળના ભાગમાં આપણે આ સીરીયલ માંથી પસાર થઈશું તેથી ડેટા ના સીરીયલ ટ્રાન્સમિશન માટે આ રીતે આ SIM નો ઉપયોગ કરી શકાય છે એ જ રીતે સીરીયલ ઇનપુટ ભાગો માટે આપણે RIM ઇન્સ્ટ્રક્શન્સ ની મદદ લઈ શકીએ છીએ તેથી RIM એક્યુમ્યુલેટર કન્ફિગ્યુરેશન આના જેવું હોય છે તો બાકીના બિટ્સ ની ચર્ચા આપણે કરી લીધી છે અને હવે આપણે જયારે વાત કરી રહ્યા છીએ તેમાં આપણે ઇન્ટરપ્ટ્સ વિશે વાત કરી રહ્યા છીએ અને આ બીટ નંબર 7 એ SDI સીરીયલ ડેટા ઇનપુટ છે તેથી આ ચોક્કસ બીટ નો ઉપયોગ કરી શકાય છે તેથી જ્યારે તમે આ RIM ઇન્સ્ટ્રક્શન્સ નો ઉપયોગ કરો છો ત્યારે આ બાકીના બિટ્સ કે જે બીટ નંબર 0 થી 6 છે તે ઇન્ટરપ્ટ માસ્ક સેટિંગ અને તે બધા અનુસાર સેટ કરવામાં આવે છે પરંતુ આ SDI બિટ્સ આ 8085 પ્રોસેસર ના SID પિન માંથી આવે છે અને આ બીટ SID પિન નું મૂલ્ય ધરાવતું હશે તેથી SID પિન પર જે પણ સીરીયલ આવી રહ્યું છે તે આ ચોક્કસ બીટ માં મૂકવામાં આવશે તો આ રીતે આપણે આ સીરીયલ ડેટા ઇનપુટ અને આઉટપુટ ઓપરેશન કરવા માટે આ RIM અને SIM ઇન્સ્ટ્રક્શન્સ નો ઉપયોગ કરી શકીએ છીએ હવે પોર્ટ ની પસંદગી વિશે શું તેથી કારણ કે આ SID અને SOD હોવાથી તે સિંગલ બીટ પિન છે અને અહીં આપણી પાસે સંખ્યાબંધ અલગ અલગ ઉપકરણો જોડાયેલા નથી હોતા તેથી તે ખ્યાલ ત્યાં નથી હોતો તેથી તમારે ઇનપુટ અને આઉટપુટ પોર્ટ ના સેટઅપ વિશે ચિંતા કરવાની જરૂર નથી હોતી તો ઇનપુટ માટે SID અને આઉટપુટ માટે SOD છે અને તેઓ સમાન ઉપકરણ સાથે જોડાયેલા હોઈ શકે છે અને શું તે ઇનપુટ ઓપરેશન છે કે આઉટપુટ ઓપરેશન છે તે શોધવાની જવાબદારી ઉપકરણની હોય છે તેથી તે રીતે આ 2 પિન SID અને SOD તેઓ પોતે જ સીરીયલ પોર્ટ માટેના પોર્ટ્સ છે હવે આ SID છે આ SID છે આ SIM અને RIM ઇન્સ્ટ્રક્શન્સ છે તેથી તેઓ આ આઉટ અને ઈન ઇન્સ્ટ્રક્શન્સ ની સમાન છે તો આપણે આ ઇન્સ્ટ્રક્શન્સ ને પછી જોઈશું તેથી આ આઉટ અને ઈન ઇન્સ્ટ્રક્શન્સ માં તેઓ સમાંતર આઉટપુટ માટે છે તો આપણે તેને જોઈશું તો સમાંતર આઉટપુટ માટે 8 બીટ આઉટપુટ માટે આપણે આઉટ ઇન્સ્ટ્રક્શન્સ નો ઉપયોગ કરી શકીએ છીએ અને 8 બીટ ઇનપુટ માટે આપણે ઈન ઇન્સ્ટ્રક્શન્સ નો ઉપયોગ કરી શકીએ છીએ તેથી ત્યાં માત્ર એટલો જ તફાવત હોય છે કે આઉટ ના કિસ્સામાં તે 8 બીટ હોય છે અને SIM ના કિસ્સામાં તે એક બીટ હોય છે અને ઈન ના કિસ્સામાં તે ફરીથી 8 બીટ ઇનપુટ હોય છે અને RIM ના કિસ્સામાં તે સિંગલ બીટ ઇનપુટ હોય છે તેથી તે રીતે આ SOD અને SID પિન નો ઉપયોગ પોર્ટ તરીકે થાય છે તેથી આ એક ઉદાહરણ છે જેમાં આ સીરીયલ કોમ્યુનિકેશન કેવી રીતે થઈ શકે છે તે વિશે વાત કરવામાં આવે છે તો ચાલો હવે આપણે એક ASCII કેરેક્ટર ને ટ્રાન્સમિટ કરવાનું ઉદાહરણ લઈએ ચાલો આપણે આ SOD લાઇન નો ઉપયોગ કરીને તેને રજિસ્ટર B માં સંગ્રહ કરીએ તેથી આપણે સૌ પ્રથમ કેટલા બિટ્સ એકસાથે ટ્રાન્સમિટ કરવાના છે તો ત્યાં 1 સ્ટાર્ટ બીટ 2 સ્ટોપ બિટ્સ અને ડેટા ના 8 બિટ્સ છે તેથી ત્યાં કુલ 11 બિટ્સ ને ટ્રાન્સમિટ કરવાના છે તેથી આપણે 11 બિટ્સ માટે રજિસ્ટર માં કાઉન્ટર રાખી શકીએ છીએ તેથી MVI C0BH માં તે C રજિસ્ટર ને ડેસીમલ મૂલ્ય 11 પર સેટ કરશે અને પછી આગામી ઇન્સ્ટ્રક્શન XRA છે તેથી આ x અથવા એક્યુમ્યુલેટર છે અને એક્યુમ્યુલેટર રજિસ્ટર સાથે જો તમે એક્યુમ્યુલેટર ની સાથે XRA લો તો તેનો કન્ટેન્ટ 0 બનશે તેથી એક્યુમ્યુલેટર નો કન્ટેન્ટ 0 બનશે અને કેરી ફ્લેગ પણ ક્લિયર થઈ જશે પછી આપણે તેને ખસેડવું પડશે અને આપણે પેટર્ન 8 0 ને આ A રજિસ્ટર માં ખસેડીએ છીએ જે તે D7 બીટ ને 1 પર સેટ કરશે તેથી D 7 બીટ છે તો પછી આપણે તેને જમણે ફેરવીએ છીએ તેથી કેરી ને D7 માં લાવીએ છીએ અને આ બીટ શિફ્ટ થાય છે અને D6 એ 1 બને તો આપણે SIM ઇન્સ્ટ્રક્શન ને ઉત્તેજિત કરીએ છીએ તેથી આ વાસ્તવમાં સ્ટાર્ટ બીટ નું આઉટપુટ છે તેથી જો હું હમણાં જ પાછો જાઉં અને જોઉં તો એવું લાગે છે કે સ્ટાર્ટ બીટ મૂકવા માટે આ બીટ 0 હોવું જોઈએ કારણ કે સ્ટાર્ટ બીટ 0 હોય અને આ લાઇન 1 હોવી જોઈએ તો આ આપણે ચર્ચા કરેલી કેટલીક પ્રથમ ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા કરવામાં આવે છે તેથી અહીં આ 8 સેટિંગ અહીં RAR એટલે કે રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ છે તેથી આ કેરી ફ્લેગ ને કેરી બીટ માંથી D 7 બીટ માં લાવશે અને D 7 બીટ એ D6 બીટ માં શિફ્ટ થઈ જશે માટે D7 બીટ તે સ્ટાર્ટ બીટ તરીકે કામ કરશે અને D6 બીટ એ SDE એટલે કે સીરીયલ ડેટા ઇનેબલ અને SIM ઇન્સ્ટ્રક્શન્સ નું સેટિંગ હશે તેથી આ D7 બીટ 0 આઉટપુટ પર જશે તેથી તે સ્ટાર્ટ બીટ હશે અને પછી આપણે થોડો સમય રાહ જોવી પડશે તેથી તમારી પાસે બીટ ટાઈમ માટે ડીલે રૂટિન હોય છે જે અહીં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું નથી તેથી તમે 8085 પ્રોસેસર સાથે જોડાયેલા ક્રિસ્ટલ ના પ્રકાર માટે બીટ ટાઈમ શું છે તે શોધી રહ્યાં છો તે આવર્તન છે અને પછી તમે સમય શું હોવો જોઈએ તે શોધી શકો છો અને તમારી પાસે આ ઉપકરણ અને પ્રોસેસર અને તે બધાની વચ્ચે સેટિંગ હોય છે તેથી જો કે તેના આધારે તમે જાણી શકો છો કે બીટ ટાઈમ શું હોય છે તેથી તમે ડીલે રૂટિન મૂકી શકો છો જે આ બીટ ટાઈમ ડીલે ની સમકક્ષ છે અને પછી આપણે કૅરી ને એક પર સેટ કરીએ છીએ અને પછી MOV AB આ કેરેક્ટર મુકશે અને તેમાં આપણી પાસે A રજિસ્ટર B રજિસ્ટર હતું અને પછી આપણે RAR કરીએ છીએ તેથી તે રીતે આ D0 આપણી પાસે પ્રથમ કેરેક્ટર છે જે એક્યુમ્યુલેટર માં છે તેથી તે D0 બીટ કેરી પર જશે અને પછી તે કેરી કે જેને એક પર સેટ કરવામાં આવી હતી તેને જેમ તમે અહીં જુઓ છો કે તે કેરી હવે D 7 પર શિફ્ટ થઈ જશે આ મધ્યવર્તી પરિણામ B રજિસ્ટર માં સાચવવામાં આવશે કારણ કે પછી જ્યારે આપણે આ SIM અને તે બધું ચલાવીશું ત્યારે કન્ટેન્ટ બદલાઈ જશે તેથી આ B રજિસ્ટર માં સેટ કરેલ મૂલ્ય પર સેટ કરવામાં આવે છે તેથી તેના અંતે આપણને એ બીટ મળ્યું છે અને આપણે આગળ જે બીટ ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ તે કેરી માં ઉપલબ્ધ છે અને D 7 બીટ આ સેટ કેરી દ્વારા એક છે અને પછી જ્યારે આપણે આ RAR કરીએ છીએ ત્યારે આ કેરી બીટ D7 પર આવે છે અને પછી આ કેરી બીટ જે આપણે ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ તે આ RAR ઇન્સ્ટ્રક્શન્સ પછી કેરી પર આવે છે અને પછી આપણે આ વચગાળાના મૂલ્યને સાચવીએ છીએ અને પછી આપણે C ડીક્રીમેન્ટ કરીએ છીએ તેથી એક સ્ટાર્ટ બીટ ટ્રાન્સમિટ કરવામાં આવ્યું છે તેથી તે એક જેટલું ડીક્રીમેન્ટ થાય છે અને શૂન્ય પર જમ્પ નથી થતું તેથી આગામી બીટ પર આવો તો આગામી બીટ માં તમે જોશો કે ફરીથી D 7 બીટ એક પર સેટ થશે અને તે જમણે ફરશે તેથી D 7 એ SDE ને ઇનેબલ કરતા d 6 બીટ પર જશે અને આ SIM ઇન્સ્ટ્રક્શન્સ તે ટ્રાન્સમિટ કરશે તેથી કેરી બીટ D7 બીટ પર આવશે અને કેરી બીટ વાસ્તવમાં ઓછામાં ઓછું નોંધપાત્ર બીટ ધરાવે છે જે આપણે કેરેક્ટર માં ટ્રાન્સમિટ કરવાના છીએ તેથી આ SIM પર આવશે તેથી તે સીરીયલ આઉટપુટ ડેટા માં આઉટપુટ થશે તો આ રીતે આપણે આ પ્રોગ્રામ માંથી બહાર નીકળી શકીએ છીએ અને આ પૃથક કેરેક્ટર એક પછી એક ટ્રાન્સમિટ થશે અને અલબત્ત અહીં જે બતાવવામાં આવ્યું નથી તે સ્ટોપ બીટ છે તેથી તે અહીં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું નથી તેથી આ 8 ને ટ્રાન્સમિટ કર્યા પછી આપણે કેરી બિટ્સ ટ્રાન્સમિટ કરવી પડશે અને પ્રોગ્રામ નો તે ભાગ અહીં દર્શાવાયો નથી તેથી તમે તેને પ્રોગ્રામ ના તળિયે ઉમેરી શકો છો હવે આગળ આપણે આ 8085 પ્રોગ્રામિંગ ના કેટલાક વધુ ઉદાહરણો જોઈશું અને આપણે કેટલાક નમૂનાના પ્રોગ્રામ લખવા માટે તે નિવેદનો નો ઉપયોગ કરીશું તો તમે ફક્ત તેમની પ્રેક્ટિસ કરી શકો છો અથવા 8085 ની પ્રોગ્રામિંગ વિશેષતાઓ વિશે વિશ્વાસ મેળવવા માટે તમે આવા કેટલાક સમાન પ્રોગ્રામ્સ લખી શકો છો હવે પ્રથમ પ્રોગ્રામ કે જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ તે D રજિસ્ટર ના કન્ટેન્ટ માં એક ની સંખ્યાઓની ગણતરી કરવાનો છે અને તે ગણતરીને B રજિસ્ટર માં સંગ્રહિત કરવાનો છે તો આપણે આ વસ્તુ કેવી રીતે કરી શકીએ તો B રજિસ્ટર માં આપણે 00 સંગ્રહિત કરીએ છીએ તે એકની સંખ્યાની પ્રારંભિક ગણતરી છે જે આપણી પાસે B રજિસ્ટર માં છે અને D રજિસ્ટર માં તે ગણતરી 0 થી શરુ થાય છે અને MVI C 08H આ C રજિસ્ટર એવું ધરાવે છે કે મારે કેટલી વાર પોલિસી તપાસવાની જરૂર છે જે આપણે અનુસરીશું અને તેમાં મૂળભૂત રીતે આપણે કેરી બીટ તપાસીશું તેથી ત્યાં જે નીતિ અનુસરવામાં આવે છે તેમાં જો આ B રજિસ્ટર ની સામગ્રી હોય તો પછી આપણે શું કરીએ કે આપણે આ સામગ્રીને પહેલા A રજિસ્ટર માં સ્થાનાંતરિત કરીએ છીએ અને પછી A રજિસ્ટર માં આપણે થોડું રોટેશન કરીએ છીએ એટલે કે તેમાં આપણે કેરી દ્વારા રોટેશન કરીએ છીએ તેથી આ કેરી બીટ દ્વારા આપણે તેને રોટેટ કરીએ છીએ તે સમાન બીટ સૌથી વધુ મહત્વનો બીટ તે કેરી માં જાય છે અને સાથે સાથે તે સૌથી ઓછી મહત્વની પોઝીશન માં જાય છે હવે જો આ બીટ ને ફેરવવામાં આવે તો જો કેરી સેટ થઈ જાય તો તેનો અર્થ એ હોય છે કે બીટ 1 હતું અને જો કેરી સેટ ન હોય તો બીટ 0 હોય છે તો આપણે આવા 8 રોટેશન કરીએ છીએ અને જે પણ રોટેશન માં બીટ 0 બને તો આપણે B રજિસ્ટર વધારતા નથી પરંતુ જો બીટ 1 હોય તો એટલે કે કેરી બીટ 1 હોય તો આપણે રજીસ્ટર માં વધારો કરીએ છીએ જેથી કરીને આપણે ત્યાં મૂલ્ય મેળવી શકીએ આપણે તેને એક ગણી શકીએ છીએ તો આ અહીં પ્રોગ્રામ માં કરવામાં આવ્યું છે તમે જોશો કે આ રોટેટ રાઈટ એક્યુમ્યુલેટર ને રોટેટ કરે છે અને પછી સ્કિપ કરવાં માટે તે જમ્પ કરે છે તેથી તે કિસ્સામાં જો કેરી સેટ કરેલ ન હોય તો આપણે 1 તરીકે જે બીટ ધરાવીએ છીએ તેની ગણતરી કરતા નથી તેથી B રજિસ્ટર લાગુ કરવામાં આવતું નથી તેથી પછી તમે C ની કિંમત ઘટાડશો કારણ કે આપણે એક પરિભ્રમણ કર્યું છે અને 0 પર પાછળ જમ્પ નથી કર્યું તેથી તમે આ બિંદુ પર પાછા જઈને ફરીથી એક્યુમ્યુલેટર ને ફેરવો અને આપણે આ વસ્તુ કરીશું તો આ રીતે પછી તે પૂર્ણ દેખાય છે તેથી B રજિસ્ટર માં C રજિસ્ટર માં તે સંખ્યા હશે જે આપણી પાસે મૂળ D રજિસ્ટર માં છે તેથી તે હવે B રજિસ્ટર માં ઉપલબ્ધ થશે તો ચાલો હવે આપણે બીજા પ્રોગ્રામ ને જોઈએ તો આપણે મેમરી લોકેશન 2200 માં સ્ટોર કરેલ સંખ્યોઓમાંથી 10 સંખ્યાઓને સ્ટોર કરવા માંગીએ છીએ અને આપણે તેને ચડતા ક્રમમાં ઉકેલવા માંગીએ છીએ તો સોર્ટિંગ માટે આપણે સરળ બબલ સોર્ટ અલ્ગોરિધમ્સ નો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે ફક્ત 2 ક્રમિક સંખ્યાઓની તુલના કરીએ છીએ અને જો તે ક્રમની બહાર હોય તો તે 2 નંબરોના ક્રમમાં ફેરફાર કરે છે અને જો તે યોગ્ય ક્રમમાં હોય તો આપણે તેમને બદલતા નથી અને આ પ્રક્રિયા સંખ્યાઓની તમામ સંભવિત પૅર માટે પુનરાવર્તિત થાય છે અને તે આ એલ્ગોરિધમ છે જે આપણે અનુસરીએ છીએ તો આપણે આ B રજીસ્ટર ને મૂલ્ય 9 સાથે શરુ કરીએ છીએ કારણ કે પ્રથમ ઈન્ડેક્સ તે 1 થી 9 સુધી જઈ શકે છે અને બીજી ઈન્ડેક્સ 1 2 થી 10 સુધી જશે જેથી આપણે તે કરીએ છીએ તેથી LXI H 2200 H એ મેમરી પોઇન્ટર નો પ્રારંભ કરશે તેથી તેનો આરંભ કરવામાં આવશે અને પછી આપણે MOV C09H ને આપણે કાઉન્ટર 2 ને આરંભ કર્યું છે અને અન્ય કાઉન્ટર પણ MOV AM શરૂ કરે છે તેથી આપણને એક્યુમ્યુલેટર માં પ્રથમ નંબર મળશે અને પછી INX H તે મેમરી પોઇન્ટર માં વધારો કરશે તેથી આપણે આગલા નંબર પર આવ્યા છીએ તો આપણી પાસે આ રીતે સંગ્રહિત નંબરો હોય છે તેથી જો આ એરે હોય કે જ્યાં આપણે નંબરો ને સંગ્રહિત કર્યા છે તો પ્રથમ નંબર હવે A રજિસ્ટર માં ઉપલબ્ધ છે પછી HL પેર માં વધારો થયો છે અને આપણે M સાથે સરખામણી કરીએ છીએ તેથી આ HL પૅર હવે આ સરનામા તરફ નિર્દેશ કરે છે તેથી આપણે આ સ્થાનની સામગ્રી ની એક્યુમ્યુલેટર રજિસ્ટર ની સામગ્રી સાથે તુલના કરીએ છીએ તેથી જો એક્યુમ્યુલેટર ની સામગ્રી આ મેમરી સ્થાનની સામગ્રી કરતાં ઓછી હોય અથવા તે સમાન હોય તો ધારો કે આ મૂલ્ય x છે અને કહો કે આ મૂલ્ય y છે તો ત્યાં શક્યતાઓ એ હોય છે કે x એ y કરતા નાનો હોય અથવા x એ y કરતાં નાનો અથવા સમાન હોય અને અન્ય શક્યતા એ હોય છે કે x એ y કરતા મોટો હોય તેથી જો x એ y કરતા નાનો અથવા બરાબર હોય તો આપણે કંઈ કરવાની જરૂર નથી હોતી તેઓ પહેલેથી જ યોગ્ય ક્રમમાં હોય છે અને જો x એ y કરતા મોટો હોય તો તમારે ક્રમ બદલવાની જરૂર પડે છે તેથી જમ્પ ઓન કેરી અને જમ્પ ઓન 0 આ 2 કિસ્સામાં આપણે કંઈ કરતા નથી તો આપણે જાણતા નથી કે તેઓ નાના હોય અને તો અદલાબદલી કરશો નહીં જો તેઓ સમાન હોય તો પણ અદલાબદલી કરશો નહીં અન્યથા તેમની અદલાબદલી કરો તો આપણે શું કરીએ છીએ તો MOV DM આ મેમરી સ્થાનની સામગ્રીને D રજિસ્ટર પર ખસેડશે તેથી D રજિસ્ટર માં હવે D રજિસ્ટર માં y મૂલ્ય મળ્યું છે અને પછી તે MOV MA કહે છે તો આ સ્થાન જે પહેલા y ધરાવતું હતું તે હવે આ મૂલ્ય x MOV MA ની બરાબર બને છે અને તે તેને x ની બરાબર બનાવશે આગળ હવે આપણે y ની કિંમતને અગાઉના મેમરી સ્થાન પર સંગ્રહિત કરવાની જરૂર છે તેથી તે હેતુ માટે આપણે H ને ઘટાડીએ છીએ તો HL પૅર હવે તે બિંદુ પર પાછી જાય છે કે જે આપણી પાસે અહીં છે તેથી HL પૅર ત્યાં DCX H દ્વારા એક સ્થાને જાય છે અને પછી MOV MD પર જાય છે તેથી હવે D રજિસ્ટર માં y મૂલ્ય છે તેને અહીં ખસેડવામાં આવશે તેથી આ સ્થાનને y મૂલ્ય મળે છે તેથી પરિણામે આ x અને y ની કિંમતો બદલાઈ ગઈ છે અને પછી આપણે ફરીથી તે HL પૅર ને આ સ્થાન પર લઈ જઈએ છીએ તો આ INX H છે તે આ HL પૅર ને C ઘટાડીને આગળની સ્થિતિ પર લઈ જશે તેથી આંતરિક લૂપ નું આ એક પુનરાવર્તન ઓવર જમ્પ છે 0 થી પાછળ નહીં તે આપણને પાછા લઈ જશે અને જો તે હોય તો તે પાછું અહીં છે તેથી આપણને આગળનો નંબર મળે છે તેથી તે રીતે આપણે તે સ્થિતિમાં પાછા જઈશું અને જો તે અન્ય હોય તો એટલે કે જો તે 0 હોય તો આપણે આ કાઉન્ટર 2 ની એક પુનરાવૃત્તિ પૂર્ણ કર્યું છે અને આપણે આ D રજિસ્ટર ને ઘટાડીએ છીએ અને પછી જો તે B રજીસ્ટર હોય તો તે શૂન્ય નથી હોતું તેથી આપણે પાછા જઈએ છીએ અને બાહ્ય લૂપ નું આગલું પુનરાવર્તન શરૂ કરીએ છીએ અને આપણે આ LXI H સાથે જણાવતા આગામી પુનરાવર્તિત બાહ્ય લૂપ્સ શરૂ કરીએ છીએ તો આ પ્રક્રિયા 9 વખત પુનરાવર્તિત થાય છે તેથી તેના પરિણામે આ સમગ્ર વિસ્તાર સૉર્ટ થઈ જશે તો આ રીતે આપણે 10 સંખ્યાઓને ચડતા ક્રમમાં વર્ગીકૃત કરવા માટે આ અલ્ગોરિધમ નો ઉપયોગ કરીએ છીએ હવે આગળ આપણે બીજા પ્રોગ્રામ માં જોઈશું કે જે સંખ્યાઓની સૂચિમાંથી બેકી સંખ્યાઓની શ્રેણીના સરવાળાની ગણતરી કરે છે તો અહીં યાદીમાં આપણને બેકી સંખ્યાઓ અને એકી સંખ્યાઓ મળી છે અને સંખ્યાઓને સ્થાન 2 2 0 0 માંથી સંગ્રહિત કરવામાં આવે છે અને ત્યાં સમૂહ માં કેટલી સંખ્યાઓ છે તેથી તે સ્થાન 2 2 0 0 માં સંગ્રહિત થાય છે જે સૂચિની લંબાઈ છે અને ઓછામાં ઓછું ખરેખર સ્થાન 2201 થી શરૂ થાય છે તેથી તે સ્થાન 2 2 0 0 પર આપણને સંખ્યાઓની સંખ્યા મળી છે તેથી જો મને ફક્ત 4 એન્ટ્રી મળી હોય તો આ મૂલ્ય 4 હશે અને અહીં મને વાસ્તવિક સંખ્યાઓ મળી છે અને આ પૃથક સંખ્યાઓ કદાચ એકી અથવા બેકી હશે તેથી પ્રોગ્રામ માં આ બેકી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને એવી ધારણા છે કે તમે જે સરવાળો કરી શકો છો એટલા માટે કુલ આઉટપુટ સરવાળો માત્ર 8 બીટ પહોળો છે તેથી આપણે બધી બેકી સંખ્યાઓ ઉમેરીશું પછી ત્યાં કોઈ ઓવરફ્લો થશે નહીં તેથી આપણે તે કેરી ને અવગણી શકીએ છીએ અને સરવાળાને મેમરી સ્થાન 2 2 1 0 પર સંગ્રહિત કરીએ છીએ અને છેવટે સરવાળાને સ્થાન 2 2 1 0 પર સંગ્રહિત કરવો પડશે તો આપણે આ પ્રોગ્રામ કેવી રીતે કરીએ છીએ તો આપણે સૌપ્રથમ એક્યુમ્યુલેટર 2 2 0 0 H લોડ કરીએ છીએ જેમાં A રજીસ્ટર માં સંખ્યાઓની સંખ્યા હશે અને પછી C અલ્પવિરામ A મુવ તે ગણતરી મૂલ્યને C રજિસ્ટર માં ખસેડશે અને પછી MVI B 00H હોય છે તેથી સરવાળો B મધ્યસ્થી સરવાળો ધરાવે છે જેથી તે 0 LXI H 2201 H માં શરૂ થાય તેથી આ એરે ના પ્રથમ સ્થાન પર પોઇન્ટર નો પ્રારંભ કરશે અને પછી MOV AM આ આપણી પાસેનો પ્રથમ નંબર મેળવશે અને તે A રજિસ્ટર માં મેળવશે અને પછી 9 0 1 H માં આપણે એ તપાસ કરવાની જરૂર હોય છે કે તે સંખ્યા એકી છે કે બેકી તો તે હેતુ માટે તે કેવી રીતે કરવું તો આપણે એ તપાસવાની જરૂર હોય છે કે શું સંખ્યા બેકી છે કે નહીં અને તો ઓછામાં ઓછો નોંધપાત્ર બીટ કે જે બીટ D0 છે તે 0 હશે અને જો સંખ્યા બેકી હોય તો બીજી બાજુ જો સંખ્યા એકી હોય તો આ બીટ 1 હશે તો અહીં બરાબર એ જ તપાસવામાં આવે છે તેથી પછી આપણે જોઈએ છીએ કે શું આપણે તે સંખ્યાને 01H સાથે માસ્કિંગ કરીએ છીએ તેથી માત્ર લઘુત્તમ નોંધપાત્ર બીટ 1 હોય છે અને પરિણામે જો આ અંતને કારણે પરિણામ આમાંથી 0 બને તો તેનો અર્થ એ છે કે તે સંખ્યા બેકી સંખ્યા હોય છે તેથી જો સંખ્યા શૂન્ય ન હોય તો તે એક એકી સંખ્યા હોય છે તેથી તે કિસ્સામાં આપણે ફેરફાર કરવાની જરૂર નથી હોતી પરંતુ જો આ અંત પછી સંખ્યાનું મૂલ્ય 0 બને તો એટલે કે સંખ્યા બેકી હોય તો આપણે તેને ઉમેરવાની જરૂર હોય છે તેથી આપણે પ્રથમ આ B રજિસ્ટર સામગ્રીને A રજિસ્ટર માં ખસેડી છીએ કારણ કે B મધ્યસ્થી સરવાળો ધરાવે છે જેથી તે રજિસ્ટર માં ખસેડવામાં આવે છે અને પછી add M આવે છે તેથી add M એ A રજિસ્ટર સાથે આ HL પૅર દ્વારા નિર્દેશિત મેમરી સ્થાનની સામગ્રી ઉમેરશે અને મૂલ્ય A રજિસ્ટર માં છે અને પછી મૂલ્ય ફરીથી B રજિસ્ટર માં ખસેડવામાં આવે છે અને મધ્યસ્થી પરિણામ B રજીસ્ટર પર પાછા સંગ્રહિત થાય છે પછી આ H રજિસ્ટર માં વધારો થાય છે અને આ C મૂલ્ય રજિસ્ટર માં ઘટાડો થાય છે કારણ કે આપણે પહેલેથી જ એક નંબર પર પ્રક્રિયા કરી છે તેથી ત્યાં આ C રજિસ્ટર ઘટે છે અને જ્યાં સુધી આ C રજિસ્ટર સામગ્રી 0 નહીં હોય ત્યાં સુધી તે 0 પર પાછું જમ્પ થશે તેથી તે અહીં પાછું આવશે અને હવે તે આગામી મેમરી સ્થાનને ઍક્સેસ કરશે અને તેને એડિટ કરશે તેથી એકવાર આ C રજિસ્ટર મૂલ્ય 0 બની જાય તો તેનો અર્થ એ છે કે આપણે બધી બેકી સંખ્યાઓ ઉમેરી છે તેથી મૂલ્ય ને સ્થાન 2210 H પર સંગ્રહિત કરવું પડશે તેથી તે અહીં કરવામાં આવ્યું છે તેથી એક્યુમ્યુલેટર સંખ્યાને 2210H સ્થાન પર સંગ્રહિત કરશે હવે આગળ આપણે બીજા પ્રોગ્રામ ની તપાસ કરીએ છીએ જે પેક્ડ BCD નંબરોને અનપેક્ડ કરશે તેથી પેક્ડ BCD નંબરો આના જેવા હોય છે તેથી કહો કે જ્યારે આપણે નંબર્સ 42 ને સંગ્રહિત કરીએ છીએ ત્યારે આ 42 ડેસીમલ માં છે અને જો તમે તેને સંગ્રહિત કરવા માંગો અને જો તમે તેને કમ્પ્યુટર માં સ્ટોર કરી રહ્યાં હોવ તો આ 42 એક બીટ પેટર્ન માં રૂપાંતરિત થશે તો આ 1 2 3 4 5 6 7 8 છે તો આ 42 ની રજૂઆત છે જે આપણી પાસે બાઈનરી નંબર સિસ્ટમ માં છે તો જો તમે કોમ્પ્યુટર સિસ્ટમ માં નંબર સ્ટોર કરી રહ્યા હોવ તો શું થશે કે ત્યાં આ 8 બીટ પેટર્ન તરીકે સંગ્રહિત થશે તેથી આ બીજી નંબર સિસ્ટમ છે જે BCD તરીકે ઓળખાય છે અને જે બાઈનરી કોડેડ ડેસીમલ માટે વપરાય છે તેથી અહીં શું કરવામાં આવે છે કે આ ડેસીમલ નંબર સિસ્ટમ ના આ પૃથક અંકો તેઓ બાઈનરી માં કોડેડ હોય છે તેથી આપણને આ 2 નંબર 2 અંકો અહીં 4 અને 2 મળ્યા છે તેથી તેમને પૃથક રીતે કોડ કરવામાં આવશે અને તેઓ બાઈટ ના 4 બિટ્સ માં સંગ્રહિત થશે તેથી શું થશે કે આ નંબર પહેલા અંક 4 તરીકે સંગ્રહિત થશે તેથી આ 0 1 0 0 તરીકે સંગ્રહિત થશે અને પછીનો અંક 2 છે તેથી આ 0 0 1 0 છે તેથી આ રીતે નંબર સંગ્રહિત થશે તેથી પ્રથમ 4 બીટ અને આગામી 4 બીટ હશે તેથી તે નંબર 42 નું BCD કોડિંગ છે હવે જો નંબર આ રીતે સંગ્રહિત થાય અને પછી ધારો કે નંબર મેમરી સ્થાન 3000 પર સંગ્રહિત થાય તો મેમરી સ્થાન 3000 પર આપણી પાસે નંબર 0 1 0 0 0 0 0 0 1 0 હોય છે તેથી આ 4 બીટ પેટર્ન છે અને 8 બીટ પેટર્ન જે આપણી પાસે છે તેને હવે પ્રોગ્રામ કરશે તેથી તે આ સંખ્યાને બે 8 બીટ નંબરોમાં વિભાજીત કરશે અને પરિણામો 3 0 0 1 અને 3 0 0 2 પર સંગ્રહિત કરશે તે મેમરી લોકેશન 3001 માં પ્રથમ અંકને સંગ્રહિત કરશે એટલે કે તે આ 0 1 0 0 અંકને સંગ્રહિત કરશે અને આગળના સ્થાન પર તે નંબર 2 નો સંગ્રહ કરશે જે આગામી અંક 2 છે તેથી તે અંક 0 0 1 0 છે અને બાકીના બિટ્સ 0 છે તેથી જ્યારે હું કહું કે તે 0 0 1 0 છે ત્યારે આ બધા સૌથી નોંધપાત્ર બિટ્સ 0 છે તેથી વાસ્તવિક જે સંખ્યા સંગ્રહિત થાય છે તે 0 0 0 0 0 0 1 0 0 0 છે અને તે જ રીતે આગલા સ્થાન પર સંગ્રહિત થતી વાસ્તવિક સંખ્યા 0 0 0 0 0 0 0 0 1 0 છે તેથી આ તે વસ્તુ છે કે જે આપણને જોઈએ છે તેથી મને આના જેવા નંબરમાં 3000 સ્થાન મળ્યું છે તેથી મારે તેને અલગથી 2 અંકોમાં રૂપાંતરિત કરવું પડશે અને તેને અનપેક્ડ સ્વરૂપમાં સંગ્રહિત કરવું પડશે તેથી આને પેક્ડ BCD કહેવામાં આવે છે જે 3000 સ્થાનિક પેક્ડ BCD સ્વરૂપ છે કારણ કે આપણે BCD નંબરના 2 અંકોને 1 બીટ માં પેક્ડ કરી રહ્યા છીએ તેથી દરેક અંક 4 બીટ લે છે તેથી હું સ્થાન પર આવા 2 અંકો મૂકી શકું છું અને તેથી તેને પેક્ડ નંબર કહેવામાં આવે છે તેથી તમે તેને અનપેક્ડ કરી શકો છો તો આ કેવી રીતે કરવું તેથી પ્રથમ આપણે એક્યુમ્યુલેટર માં નંબર મેળવીએ છીએ તો આ LDA 3000 H છે તે મેમરી માંથી એક્યુમ્યુલેટર માં પેક્ડ BCD નંબર મેળવશે અને પછી આપણે નંબરને B રજિસ્ટર માં સંગ્રહિત કરીએ છીએ તેથી MOV B A આ A રજિસ્ટર ના આ મૂલ્યને B રજિસ્ટર માં સાચવશે પછી આ C ને 4 ની બરાબર કરવામાં આવે છે અને પછી આપણે તાત્કાલિક F 0 સાથે જઈએ છીએ તેથી જો આપણે તરત જ F 0 સાથે જઈએ તો એટલે કે આ F 0 H હોય તો તો તે શું થાય છે કે આ નંબર પરથી હું માત્ર આ ભાગ મેળવવા માંગુ છું અને આ ભાગ ને હું 0 માં રૂપાંતરિત કરવા માંગુ છું તેથી જો હું F 0 સાથે અંત કરું તો કે જેનો અંત 1 1 1 1 0 0 0 0 0 સાથે થાય છે તો આ અંત પછી પરિણામ 0 1 0 0 0 0 0 0 0 હોય છે તો પછી આપણે કેરી દ્વારા જમણે ફેરવીએ છીએ તેથી આ 4 વખત ફેરવવામાં આવશે અને આપણે C ઘટાડીએ છીએ તેથી આ પરિભ્રમણમાં C એ 4 વખત શરૂ થાય છે તેથી આ લૂપ 4 વખત પુનરાવર્તિત થશે તેથી JNZ L1 આ 4 વખત પુનરાવર્તિત થશે અને પરિણામે તે જમણે ફરશે તેથી જો આપણે જમણે ફેરવીએ તો આ ભાગ આ પરિણામ પામશે તેથી તેઓ આ તરફ આવતા હશે તેઓ ફેરવાશે અને આ બાજુ આવશે તેથી આ પરિભ્રમણ પછી પરિણામ 0 0 0 0 0 1 0 0 આવશે તેથી તે જ આપણે હવે સંગ્રહિત કરવા માંગીએ છીએ તેથી એક્યુમ્યુલેટર સામગ્રી આના જેવી હોય છે તેથી તે મૂલ્ય સ્થાન 3001 પર સંગ્રહિત થશે અને હવે આપણે ફરીથી કરીએ છીએ તો એક ભાગ થઈ ગયો છે અને હવે પછીનો અંક આપણી પાસે છે તેથી હવે આપણે રજિસ્ટર્ડ B ની સામગ્રીને રજિસ્ટર A માં ખસેડીએ છીએ અને હવે આપણે તરત જ 0 HX સમાપ્ત કરીએ છીએ તેથી આપણી પાસે 0 1 0 0 0 0 0 1 0 સામગ્રી હોય છે અને જો આપણે 0 FX 0 0 0 0 0 1 1 1 1 સાથે સમાપ્ત કરીએ તો આપણને આ મળશે અને pat બધા શૂન્ય બની જશે તેથી આ 0 0 1 0 બનશે તેથી તમને આ ભાગ અહીં પાછો મળશે અને અન્ય બધી વસ્તુઓ 0 હશે તો હવે અહીં આપણે કંઈપણ ફેરવવાની જરૂર નથી કારણ કે આ તે પેટર્ન છે જે હું સંગ્રહ કરવા માંગુ છું તેથી આ સ્થાન 3002 માં સંગ્રહિત થશે તેથી આ મૂલ્ય સ્થાન 2 માં સંગ્રહિત થશે તેથી તે ત્યાં સંગ્રહિત થશે તો પછી હવે આ હોલ્ટ ઇન્સ્ટ્રક્શન્સ આ પ્રોગ્રામ ને સમાપ્ત કરવા માટે છે તેથી હૉલ્ટ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોસેસર ને બંધ કરશે અને જેમ આપણે જાણીએ છીએ કે તમારા કિસ્સામાં તમારી પાસે પ્રોગ્રામ બનાવવા માટે અહીં કેટલાક અન્ય લૂપ્સ વગેરે હોઈ શકે છે અથવા કેટલાક કિસ્સાઓમાં આપણે માઇક્રોપ્રોસેસર ની હીટ ને નિયંત્રિત કરવા માટેના પ્રોગ્રામ માં તેને સ્થાનાંતરિત કરીએ છીએ કે જેના પર તમે કામ કરી રહ્યાં છો તેથી આપણે વિવિધ રજીસ્ટર ની સામગ્રી ચકાસી શકીએ છીએ અને એ જોઈ શકીએ છીએ કે પ્રોગ્રામ યોગ્ય રીતે કરવામાં આવ્યો છે કે નહીં